શુભ બપોર આપણે પ્રોજેક્ટ એસ્ટીમેશન ટેકનીક્સ ની ચર્ચા ચાલુ રાખીએ અહીં આપણે વિવિધ એસ્ટીમેશન ટેકનીક્સ નું વર્ગીકરણ જોઈશું પછી આપણે સાઈઝ એસ્ટીમેશન વિશે જોઈશું તો ચાલો હાલની એસ્ટીમેશન ટેકનીક્સ નું વર્ગીકરણ જોઈએ એસ્ટીમેશન ટોપ ડાઉન અથવા બોટમ અપ હોઈ શકે છે તેઓ સામાન્ય રીતે એક્ટિવિટી આધારિત અને એનાલિટિકલ હોય છે એસ્ટીમેશન ટેકનીક્સ પેરામેટ્રિક અથવા અલ્ગોરિધમ મોડેલો હોઈ શકે છે ઉદાહરણ તરીકે ફંક્શન પોઇન્ટ કે જે આપણે આગળના વ્યાખ્યાન માં જોઇશું પછી એક્સપર્ટ જજમેન્ટ ટેકનીક તે બીજી શ્રેણી છે અહીં આપણે વિવિધ એસ્ટીમેટ નો અંદાજ લગાવીએ છીએ પ્રારંભિક અંદાજ સાથે આપણે એસ્ટીમેશન પ્રક્રિયા શરૂ કરીએ છીએ પછી એનાલોગી માં આપણે જોઈએ છીએ કે પ્રોજેક્ટ કેવી રીતે એકસરખા છે જો તે અન્ય પ્રોજેક્ટ જેવા જ છે તો પછી આપણે જરૂરી પરિમાણો નો એસ્ટીમેટ લગાવી શકીએ આ સામાન્ય રીતે કેસ આધારિત હોય છે અને તે કંપેરેટિવ પ્રિન્સિપલ પર આધારિત હોય છે અને એસ્ટીમેટ માટેની અન્ય પદ્ધતિ એ પ્રાઈઝ ટુ વીન છે પ્રાઈઝ ટુ વીન મુજબ પ્રોજેક્ટ ખર્ચ એટલો હોય શકે જેટલો ગ્રાહક ખર્ચ કરી શકે તેથી આ અનુસાર એસ્ટીમેટેડ પ્રોજેક્ટ કોસ્ટ એ જે ગ્રાહક તેના પર ખર્ચ કરી શકે તે કોસ્ટ છે અહીં ફાયદો એ છે કે તમને કોન્ટ્રાકટ મળે છે અને ગેરફાયદો એ છે કે કોસ્ટ એ જરૂરી કાર્ય ને પ્રતિબિંબિત કરી શકશે નહીં તેથી અહીં કાં તો ગ્રાહક ને તે ઇચ્છિત સિસ્ટમ નહીં મળે અથવા ગ્રાહક વધારે રકમ ચૂકવશે કારણ કે કામ ઓછું છે અને તે કામ કરતાં ચૂકવણી વધુ કરે છે તેથી આ અપ્રોચ ખૂબ અનૈતિક અને અસ્પષ્ટ લાગે છે કારણ કે તમે જોયું કે કોસ્ટ જરૂરી કામના જથ્થાને ચોક્કસપણે પ્રતિબિંબિત કરતા નથી તેથી આ એસ્ટીમેટ અનૈતિક છે જો કે જ્યારે કાર્ય ના વોલ્યુમ સંબંધિત વિગતવાર માહિતી નો અભાવ હોય ત્યારે આ પદ્ધતિ એકમાત્ર યોગ્ય સ્ટ્રેટેજી હોઈ શકે છે ચાલો જોઈએ કે સૌથી નૈતિક અપ્રોચ કયો છે પ્રોજેક્ટ કોસ્ટ માં એક આઉટલાઈન પ્રોપોસલ ના આધારે સંમતિ આપવામાં આવે છે અને તે કોસ્ટ દ્વારા ડેવલપમેન્ટ અવરોધાય છે તેથી પ્રોજેક્ટ કોસ્ટ સામાન્ય રીતે આઉટલાઈન પ્રોપોસલ ના આધારે નક્કી થાય છે અને ડેવલપમેન્ટ આ ખર્ચ દ્વારા મર્યાદિત છે તો સિસ્ટમ ડેવલપમેન્ટ માટે નૈતિક અને વિગતવાર સ્પેસિફિકેશન માં વાટાઘાટો કરવામાં આવે છે અથવા ઈવોલ્યુશનરી અપ્રોચ નો ઉપયોગ થઈ શકે છે પ્રોજેક્ટ પ્લાનિંગ માટે કયા પરિમાણો નો એસ્ટીમેટ કાઢવામાં આવશે આપણે એફર્ટ અથવા પરોક્ષ રીતે કોસ્ટ અને ડ્યુરેશન નો એસ્ટીમેટ કાઢવાની જરૂર છે પરંતુ એફર્ટ અથવા કોસ્ટ અથવા ડ્યુરેશન ના સીધા જ કોઈ પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન થી એસ્ટીમેટ કાઢવું ખૂબ મુશ્કેલ છે તો આપણે શું કરવાનું છે એફર્ટ અને ડ્યુરેશન પ્રોજેક્ટ સાઈઝ ના સંદર્ભમાં માપી શકાય છે જે પરોક્ષ મેટ્રિક છે પ્રોજેક્ટ સાઈઝ ને LOC એટલે કે લાઇન્સ ઓફ કોડ અથવા FP એટલે કે ફંક્શન પોઇન્ટ નો ઉપયોગ કરીને માપી શકાય છે સાઈઝ નો એફર્ટ અને ખર્ચ ડ્યુરેશન તરીકે સીધો એસ્ટીમેટ કરી શકાતો નથી આપણે એસ્ટીમેટ માટે પ્રોજેક્ટ સાઈઝ નો ઉપયોગ કરવો પડશે અને તે પછી એફર્ટ અને ડ્યુરેશન ના એસ્ટીમેટ શોધવા પડશે તેથી સાઈઝ એ કાર્યનું મૂળભૂત માપ છે તેના આધારે આપણે એફર્ટ અને ડ્યુરેશન જેવા અન્ય પરિમાણો નો એસ્ટીમેટ લગાવી શકીએ છીએ તેથી એસ્ટીમેટેડ સાઈઝ ના આધારે બે પરિમાણો એફર્ટ અને ડ્યુરેશન નો એસ્ટીમેટ લગાવી શકાય છે એફર્ટ સામાન્ય રીતે વ્યક્તિ મહિના થી માપવામાં આવે છે મેં તમને પહેલા જણાવ્યું હતું કે વ્યક્તિ મહિના એટલે કે સામાન્ય રીતે એક વ્યક્તિ દ્વારા એક મહિનામાં કરવામાં આવતા પ્રયત્નો તો આ રીતે આપણે વ્યક્તિ મહિના ની ગણતરી કરી શકીએ છીએ અને આપણે એફર્ટ ને માપી શકીએ છીએ તેથી મેં તમને પહેલા કહ્યું તે મુજબ આપણે સાઈઝ ની ગણતરી કરવી પડશે પછી આપણે એફર્ટ અને ડ્યુરેશન ની ગણતરી કરી શકીએ તો સાઈઝ શું છે તે થઈ રહેલા કાર્ય નું એક માપ છે તેથી પ્રોજેક્ટ સાઈઝ એ સમસ્યા ની જટિલતા નું એક માપ છે પ્રોજેક્ટ સાઈઝ ને સમસ્યા ની જટિલતા ના માપદંડ તરીકે ગણી શકાય કયા સંદર્ભમાં એફર્ટ અને પ્રોડક્ટ ને ડેવલપ કરવા માટે જરૂરી સમય ના સંદર્ભમાં પ્રોજેક્ટ સાઈઝ ને માપવા માટે બે મેટ્રિક્સ લોકપ્રિય છે જે છે SLOC એટલે કે સોર્સ લાઇન્સ ઓફ કોડ અને FP એટલે કે ફંક્શન પોઇન્ટ SLOC કાલ્પનિક રૂપે સરળ છે એમાં આપણે ફક્ત કોડ ની લાઇનો જ ગણવાની રહે છે જે ખૂબ જ સરળ છે પરંતુ આજકાલ SLOC ની સરખામણી માં FP ની તરફેણ કરવામાં આવે છે આપણે જોઈશું કે SLOC ની અનેક ખામીઓ છે તેથી આજકાલ લોકો FP નો ઉપયોગ કરી રહ્યા છે તેને SLOC કરતા વધારે પસંદ કરે છે લાઇન્સ ઓફ કોડ શું છે જ્યારે પ્રોગ્રામ્સ ને કાર્ડ્સ પર ટાઇપ કરવામાં આવતા હતા જયાં પર કાર્ડ એક જ લાઈન હતી ત્યારે આ લાઇન્સ ઓફ કોડ સૂચવવામાં આવ્યું જ્યારે જાવા માં સ્ટેટમેન્ટસ ઘણી બધી લાઇન્સ ના હોય ત્યારે શું થાય છે તો આ લાઇન્સ ઓફ કોડ ની ખામી છે તેથી તે પર કાર્ડ એક જ લાઈન ને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવ્યું હતું આ મેટ્રિક અર્થપૂર્ણ હતું પરંતુ જાવા જેવી હાય લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ના આવી ગયા બાદ આ પ્રોગ્રામ સાઈઝ ને માપવા માટે યોગ્ય મેટ્રિક ન હોઈ શકે તો કયા પ્રોગ્રામ્સ ને સિસ્ટમ ના ભાગ રૂપે ગણવા જોઈએ જેમ કે GUI તેથી તે ફંક્શનલ આવશ્યકતા નથી પરંતુ શું GUI ડિઝાઇન કરવા માટે લખેલા સ્ટેટમેન્ટસ ને આ સિસ્ટમ ના ભાગ તરીકે ગણી શકાય એ જ રીતે બિલ્ટ ઈન કલાસીસ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ માં આપવામાં આવે છે તો શું તેમને LOC તરીકે ગણી શકાય શું તમે જે સિસ્ટમ ને ડેવલપ કરી રહ્યા છો આ તેના ભાગ તરીકે ગણાશે તેથી આ કેટલીક મર્યાદાઓ છે જેના કારણે LOC આધુનિક એપ્લિકેશનો માટે યોગ્ય મેટ્રિક નથી શરૂઆત માં સોફ્ટવેર ડેવલપમેન્ટ માં ફક્ત કોડ લખવાનો સમાવેશ થાય છે પરંતુ હવે ડેવલપમેન્ટ કરતી વખતે ઘણી વસ્તુઓ કરવામાં આવે છે તો લાઇન્સ ઓફ કોડ માટે આપણે LOC શબ્દ નો ઉપયોગ કરીશું KLOC એટલે કિલો લાઇન્સ ઓફ કોડ એટલે કે હજારો લાઇન્સ નો કોડ KSLOC એટલે કિલો સોર્સ લાઇન્સ ઓફ કોડ એટલે કે હજારો સોર્સ લાઇન્સ નો કોડ અને NCKLOC એટલે ન્યુ ઓર ચેન્જ્ડ કિલો સોર્સ લાઇન્સ ઓફ કોડ એટલે કે નવી અથવા બદલાતી KSLOC તો આ પરિભાષા લાઇન્સ ઓફ કોડ માં ઉપયોગ માં લેવાય છે LOC માં કેટલીક બાબતો અસાહજિક છે લેંગ્વેજ જેટલી લો લેવલ ની હશે પ્રોગ્રામર એટલો વધુ પ્રોડક્ટીવ હશે દાખલા તરીકે એસેમ્બલી લેવલ લેંગ્વેજ માં સાઈઝ ઓછી હશે પ્રોગ્રામર એક ઈન્સ્ટ્રક્શન માં ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે તેથી લેંગ્વેજ જેટલી લો લેવલ ની હશે પ્રોગ્રામર એટલો વધુ પ્રોડક્ટીવ હશે કેમકે ઓછી ઈન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરીને ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે અને તે જ રીતે મેં તમને પહેલા જણાવ્યું તે મુજબ અમુક ફંક્શનાલીટી લાગુ કરવા માટે હાય લેવલ લેંગ્વેજ ની સરખામણી માં લો લેવલ લેંગ્વેજ વધુ કોડ લે છે તેથી જેમ વર્બોઝ પ્રોગ્રામ વધુ એમ પ્રોડક્ટીવિટી વધારે લાઈન્સ ઓફ કોડ ના આધારે પ્રોડક્ટીવિટી ની ગણતરી સૂચવે છે કે પ્રોગ્રામરો કે જે વર્બોઝ કોડ લખે છે તે કોમ્પેક્ટ કોડ લખવા વાળા પ્રોગ્રામરો કરતા વધુ પ્રોડક્ટીવ હોય છે કારણ કે વર્બોઝ કોડ માં લાઈન્સ ઓફ કોડ વધારે હોય છે તો લાઈન્સ ઓફ કોડ માટે આ બાબત અસાહજિક છે ચાલો હવે SLOC ની કેટલીક મોટી ખામીઓ જોઈએ અહીં કોડિંગ શૈલી સાથે સાઈઝ બદલાઈ શકે છે દરેક પ્રોગ્રામર ની કોડિંગ શૈલી અલગ હશે તે મુજબ વિવિધ કોડિંગ શૈલીઓ નું પાલન કરી શકાય છે અને જો કોડિંગ શૈલી જુદી હોય તો સાઈઝ પણ અલગ હશે LOC ફક્ત કોડિંગ પ્રવૃત્તિ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અન્ય કોઈ પ્રવૃત્તિ પર નહિ કારણકે તમારે સોફ્ટવેર ડેવલપ કરતી વખતે આવશ્યકતા વિશ્લેષણ કરવું પડશે ડિઝાઇન કરવી પડશે ટેસ્ટીંગ વગેરે કરવું પડશે પરંતુ LOC માં આ બધી પ્રવૃત્તિ માટે કરેલા એફર્ટ ધ્યાનમાં લેવાશે નહીં અહીં ફક્ત કોડિંગ પ્રવૃત્તિ જ ધ્યાનમાં લેવાશે તે ગુણવત્તા અને કોડ ની કાર્યક્ષમતા સાથે ખૂબ જ નબળી રીતે સુસંગત છે કોડ ની ગુણવત્તા શું હશે કોડ ની કાર્યક્ષમતા શું હશે તો LOC તેમની સાથે ખૂબ જ નબળી રીતે સુસંગત છે જો તમે ખૂબ હાય લેવલ લેંગ્વેજ નો ઉપયોગ કરી રહ્યા હો તો LOC તેને પેનલાઈઝ કરશે કારણ કે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામીંગ માં આ જ વસ્તુ ફક્ત થોડાક જ સ્ટેટમેન્ટ્સ થી થઈ શકે છે પરંતુ હાય લેવલ લેંગ્વેજ માં તમારે વધુ સ્ટેટમેન્ટ્સ નો ઉપયોગ કરવો પડશે એ જ રીતે જો તમે કોડ રિયુઝ કરી રહયા હો તો પણ LOC તેને પેનલાઈઝ કરશે તેથી સાઈઝ ને સચોટ રીતે સુધારી શકાશે નહીં તો આ LOC ની કેટલીક ખામીઓ છે LOC ની અન્ય ખામીઓ પણ છે જેમ કે સમસ્યા ના વર્ણન પરથી પ્રોજેક્ટ ની શરૂઆત માં એસ્ટીમેટ કાઢવું મુશ્કેલ છે જો આપણને ફક્ત કોઈ SRS ડોક્યુમેન્ટ જેવી સમસ્યા નું વર્ણન આપવામાં આવે તો તેનું એસ્ટીમેશન લગાવવું ખૂબ મુશ્કેલ છે એસ્ટીમેશન લગાવવાનો એકમાત્ર રસ્તો અટકળ લગાવવાનો છે અને તેથી LOC પ્રોજેક્ટ પ્લાનિંગ માટે ઉપયોગી નથી તો LOC પ્રોજેક્ટ પ્લાનિંગ માટે ઉપયોગી નથી તે ફક્ત કોડ મેઝર કરવા માટે ઉપયોગી છે તો આવશ્યકતા વિશ્લેષણ ડિઝાઇન ટેસ્ટીંગ વગેરે ને મેઝર કરવા માટે તમે જે પ્રયત્નો કરી રહ્યાં છો તે માટે LOC નો ઉપયોગ કરી શકાય નહીં તે જ રીતે તે પ્રોગ્રામર આધારિત છે કારણ કે જુદા જુદા પ્રોગ્રામરો પ્રોગ્રામ્સ ને અલગ અલગ રીતે લખશે તેથી લાઈન્સ ઓફ કોડ ઘણી જુદી હોય છે તેથી તે પ્રોગ્રામર આધારિત છે અને LOC ફક્ત લેક્સિકલ અને ટેક્સટયુઅલ જટિલતા ને જ ધ્યાનમાં લે છે તે માળખાકીય અથવા તાર્કિક જટિલતા ને ધ્યાન માં લેતું નથી SLOC ની કેટલીક વધુ મુશ્કેલીઓ પણ છે જેમ કે SLOC એ પ્રોગ્રામિંગ પદ્ધતિઓ લેન્ગ્વેજીસ અને સાધનો માં ઝડપી ફેરફાર ને કારણે અસ્પષ્ટ બની શકે છે લેન્ગ્વેજ એડવાન્સમેન્ટ ના લીધે અલગ અલગ નવી લેન્ગ્વેજીસ આવી રહીં છે તે સમસ્યા તરફ દોરી શકે છે અને SLOC નો એસ્ટીમેટ કરતી વખતે અસ્પષ્ટતા આવી શકે છે એ જ રીતે ઘણા ટૂલ્સ છે જ્યાં તમે ઓટોમેટીક સોર્સ કોડ જનરેટ કરી શકો છો તો SLOC ખૂબ ઉપયોગી ન હોય શકે જો તમારી પાસે RSA રેશનલ સોફ્ટવેર આર્કિટેક્ટ છે જ્યાં કલાસ ડાયાગ્રામ માંથી તમે ઓટોમેટીક સ્કેલેટન કોડ જનરેટ કરી શકો છો તો પછી ત્યાં SLOC સાઈઝ ને માપવા માટે યોગ્ય મેટ્રિક ન હોઈ શકે જો તમે સોફ્ટવેર ને કસ્ટમાઇઝ કરી રહ્યાં છો અને જો તમે કોડ રિયુઝ કરી રહ્યાં છો તો પણ SLOC અસ્પષ્ટ બનશે અને એ જ રીતે નવા પ્રોગ્રામિંગ ને કારણે અસ્પષ્ટ બની શકે છે અથવા તો ઓબ્જેક્ટ ઓરિયેન્ટેડ પ્રોગ્રામ્સ ના કિસ્સામાં પણ SLOC થી સાઈઝ નો ચોક્કસ એસ્ટીમેટ કરી શકાતો નથી ચાલો હવે આપણે એક્સપર્ટ જજમેન્ટ બેસ્ડ તકનીકો જોઈએ જેમાં બેઝિક એક્સપર્ટ જજમેન્ટ વેઈટેડ સરેરાશ એસ્ટીમેંટિંગ કન્સેન્સસ એસ્ટીમેંટિંગ અને ડેલ્ફી નો સમાવેશ થાય છે ચાલો પહેલા બેઝિક એક્સપર્ટ જજમેન્ટ વિષે જોઈએ અહીં એક અથવા વધુ નિષ્ણાંતો સોફ્ટવેર કોસ્ટ ની આગાહી કરે છે નિષ્ણાંતો વચ્ચે થોડી સંમતિ થાય ત્યાં સુધી આ પ્રક્રિયા પુનરાવર્તિત થાય છે આ પદ્ધતિ નો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે તે પ્રમાણમાં ખૂબ જ સરળ એસ્ટીમેશન ટેકનીક છે જો નિષ્ણાંતો ને સમાન સિસ્ટમો નો સીધો અનુભવ હોય તો તે સચોટ હોય શકે છે પરંતુ જો નિષ્ણાંતો પાસે તમે જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છો તેનો અનુભવ નથી તો પછી એસ્ટીમેશન ખોટું હોય શકે છે અહીં ગેરલાભ એ છે કે જો નિષ્ણાંતો ઉપલબ્ધ ન હોય તો એસ્ટીમેટ ખૂબ જ અચોક્કસ બની શકે છે ધારો કે તમે એવિયોનિક્સ સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છો અને એવિયોનિક્સ જાણતા હોય એવા કોઈ નિષ્ણાંત જ ન હોય તો સ્વાભાવીક રીતે એસ્ટીમેટ ખોટો પડશે ચાલો હવે આપણે બેઝિક એક્સપર્ટ જજમેન્ટ પદ્ધતિ ના સ્ટેપ્સ જોઈએ અહીં પહેલા કોઓર્ડિનેટર દરેક નિષ્ણાંત ને સ્પેસીફિકેશન એસ્ટીમેટ ફોર્મ સાથે રજૂ કરે છે પછી કોઓર્ડિનેટર એક ગ્રુપ મીટીંગ નું આયોજન કરે છે જયાં નિષ્ણાંતો અને કોઓર્ડિનેટર એસ્ટિમેશન ના મુદ્દાઓ પર ચર્ચા કરે છે ત્યાર બાદ નિષ્ણાંતો અનામી રીતે ફોર્મ ભરે છે પછી કોઓર્ડિનેટર એસ્ટીમેટ નો સારાંશ તૈયાર કરે છે અને તેનું વિતરણ કરે છે અને તે પછી તે એસ્ટીમેટ નો સારાંશ પુનરાવૃત્તિ ફોર્મ પર વહેંચે છે પછી કોઓર્ડિનેટર સ્પેશિઅલ ગ્રુપ મીટિંગ બોલાવે છે જયાં નિષ્ણાંતો વ્યાપકપણે ભિન્ન હોય તેવા મુદ્દાઓ અને એસ્ટીમેટ્સ પર ચર્ચા કરે છે તેથી અહીં જો ધારો કે પાંચ નિષ્ણાંતો ના એસ્ટીમેટ્સ વ્યાપકપણે ભિન્ન છે તો કોઓર્ડિનેટર ફરીથી એક મીટિંગ બોલાવશે અને ચર્ચા કરશે કે કેમ વિવિધતા છે તે પછી નિષ્ણાંતો ફરીથી અનામી રૂપે ફોર્મ ભરશે અને જ્યા સુધી બધા સર્વસંમતિના નિર્ણય પર ના પહોંચે ત્યાં સુધી આ સ્ટેપ 4 અને 6 ની પ્રક્રિયા પુનરાવર્તિત કરવામાં આવશે હવે આપણે જાણીએ છીએ કે નિષ્ણાંત એપ્લિકેશન ના ક્ષેત્ર અને સિસ્ટમ થી પરિચિત છે તો જયાં પહેલે થી રહેલા કોડ ને મોડીફાય કરવાનો હોય ત્યાં આ એસ્ટીમેશન ખૂબ જ યોગ્ય છે અહીં બેઝિક એક્સપર્ટ જજમેન્ટ તકનીક ખૂબ જ ઉપયોગી છે પરંતુ સંશોધન બતાવે છે કે વ્યવહાર માં નિષ્ણાંત નું જજમેન્ટ બીજી પદ્ધતિ પર આધારિત છે જે એનાલોગી મેથોડોલોજી તરીકે ઓળખાય છે ચાલો હવે એનાલોગી મેથોડોલોજી શું છે તે જોઈએ આપણે બેઝિક એક્સપર્ટ જજમેન્ટ પદ્ધતિ કયા તબક્કાઓમાંથી પસાર થઈ શકે છે તે જોઈએ તમને પહેલા જણાવ્યા મુજબ આ તબક્કાઓ એનાલોગી મેથોડ પર આધારિત છે અહીં પહેલા વર્તમાન પ્રોજેક્ટ ની નોંધપાત્ર સુવિધાઓને ઓળખવામાં આવે છે પછી સમાન સુવિધાઓવાળા પાછલા પ્રોજેક્ટ્સ ને ઓળખવામાં આવે છે પછી જોવા માં આવે છે કે શું વર્તમાન અને પાછલા પ્રોજેક્ટ્સ વચ્ચે કોઈ તફાવત છે કે નહીં પછી ભૂલો અથવા જોખમ ના સંભવિત કારણો શોધવા માટે આ તફાવત કયા કારણોસર છે તે જાણવામાં આવે છે અને પછી તમારે આ અનિશ્ચિતતા અથવા જોખમ ને ઘટાડવા માટે કેટલાક પગલાં અપનાવવા પડશે તમને પહેલા જણાવ્યા મુજબ બેઝિક એક્સપર્ટ જજમેન્ટ પદ્ધતિ એ એનાલોગી દ્વારા એસ્ટીમેશન પર આધારિત છે તો એનાલોગી દ્વારા એસ્ટીમેશન નો અર્થ શું છે પ્રોજેક્ટ ના ખર્ચ ને સમાન એપ્લિકેશન ડોમેન માં સમાન પ્રોજેક્ટ સાથે સરખામણી કરીને ગણવામાં આવે છે ધારો કે તમે એક ખાનગી શૈક્ષણિક સંસ્થા માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે અને આગળ તમારે પ્રોજેક્ટ મેનેજર તરીકે સરકારી સંસ્થા માટે શૈક્ષણિક સિસ્ટમ ડેવલપ કરવાની છે તો આ સમાન પ્રકારની એપ્લિકેશન છે તેથી અહીં તમે પ્રસ્તાવિત યોજના માટે ખાનગી સંસ્થા અથવા ખાનગી યુનિવર્સિટી માટે સરકારી સંસ્થા અથવા સરકારી યુનિવર્સિટી ની તુલના કરી શકો છો તેનો અર્થ એ કે સરકારી યુનિવર્સિટી માટે તમે એસ્ટીમેટ લગાવી શકો છો તે થોડુંક ભિન્ન હોઈ શકે છે પરંતુ તે યોગ્ય પરિણામ આપે છે તેથી સમાન એપ્લિકેશન ડોમેન માં બે પ્રોજેક્ટ ની તુલના કરીને અહીં પ્રોજેક્ટ ના ખર્ચ ની ગણતરી કરવામાં આવે છે જેના માટે મેં અહીં ખાનગી અને સરકારી સંસ્થા નું ઉદાહરણ આપેલું છે હવે એનાલોગી દ્વારા એસ્ટીમેશન નો ફાયદો એ છે કે જો કોઈ પ્રોજેક્ટ ડેટા ઉપલબ્ધ હોય અને લોકો અને સાધનો સમાન હોય તો તે સચોટ હોય શકે છે અને ગેરફાયદો એ છે કે જો સમાન પ્રોજેક્ટ ન મળે તો આ ખૂબ જ અશક્ય છે જો સમાન સમાન પ્રકારનાં પ્રોજેક્ટ્સ અગાઉ ન કરવામાં આવ્યા હોય તો તમે વર્તમાન પ્રોજેક્ટ્સ માટે એસ્ટીમેટ લગાવી શકતા નથી તેથી આ ગેરલાભ થશે તેથી અગાઉ કરેલા પ્રોજેક્ટ્સ માટે વ્યવસ્થિત રીતે જાળવેલ કોસ્ટ ડેટાબેસ ની જરૂર છે જેથી તમે ભવિષ્ય માં તેનો ઉપયોગ કરી શકો હવે આપણે બેઝિક એક્સપર્ટ જજમેન્ટ પદ્ધતિ ના ગેરફાયદા જોઈએ તે માપવા માટે ખૂબ જ મુશ્કેલ છે એ જ રીતે વિવિધ પરિબળો ને ડોક્યુમેન્ટ કરવા મુશ્કેલ છે જેનો ઉપયોગ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે પછી નિષ્ણાંતો પક્ષપાતી આશાવાદી અથવા નિરાશાવાદી હોઈ શકે છે જો કે જૂથની સંમતિ થી તેમાં ઘટાડો થયો છે અને એક્સપર્ટ જજમેન્ટ પદ્ધતિ એ કોસ્ટ એસ્ટીમેશન ટેકનીક્સ જેમ કે અલ્ગોરિધમિક પદ્ધતિઓ ને કોમ્પ્લીમેન્ટ કરે છે હવે આપણે બીજી પદ્ધતિ વિષે જોઈએ જે વેઈટેડ સરેરાશ એસ્ટીમેંટિંગ છે તેને સંવેદનશીલ વિશ્લેષણ એસ્ટીમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં ફક્ત એક ના બદલે ત્રણ એસ્ટીમેશન મેળવવામાં આવે છે કારણ કે ફક્ત એક જ એસ્ટીમેશન સંપૂર્ણપણે સચોટ ન પણ હોય અહીં બેસ્ટ કેસ O અથવા આશાવાદી કેસ છે સૌથી ખરાબ કેસ P અથવા નિરાશાવાદી કેસ છે અને મીડીયન કેસ M અથવા સંભવિત કેસ છે તો એક જ એસ્ટીમેશન ની સરખામણી માં આ વધારે સચોટ એસ્ટીમેટ આપે છે એસ્ટીમેટ શોધવા માટે નું સમીકરણ નીચે મુજબ છે એસ્ટીમેટેડ પ્રયત્નો O 4M P 6 તેથી પહેલા બેસ્ટ કેસ O સૌથી ખરાબ કેસ P અને મીડીયન કેસ M શોધ્યા પછી તમને એસ્ટીમેટેડ પ્રયત્નો મળશે આ બધા કારણો ના લીધે જ તેને વેઈટેડ સરેરાશ એસ્ટીમેંટિંગ કહેવામાં આવે છે અન્ય એક પદ્ધતિ છે કન્સેન્સસ એસ્ટીમેંટિંગ કન્સેન્સસ એસ્ટીમેંટિંગ માટે સત્ર યોજવાના પગલાઓ નીચે મુજબ છે પહેલા એસ્ટીમેંટિંગ ટીમ ને પ્રોજેક્ટ વિષે બ્રીફિંગ આપવામાં આવે છે પછી દરેક વ્યક્તિ ને એસ્ટીમેશન લગાવવા માટેના કાર્ય ઘટકો ની સૂચિ પ્રદાન કરવામાં આવે છે પછી દરેક વ્યક્તિ આ કાર્યકારી ઘટક માટે બેસ્ટ કેસ ખરાબ કેસ અને મીડીયન કેસ માટે ના મૂલ્યનો સ્વતંત્ર રીતે એસ્ટીમેટ લગાવે છે પછી એસ્ટીમેટ્સ ને વ્હાઇટબોર્ડ પર લખવામાં આવે છે અને ત્યારબાદ દરેક વ્યક્તિ તૈયાર કરેલા એસ્ટીમેટ્સ ના આધાર અને ધારણાઓ પર ચર્ચા કરે છે અને અંતે કેટલાક સુધારેલા એસ્ટીમેટ્સ નો સમૂહ તૈયાર થાય છે પછી O M અને P ના મૂલ્યો ની સરેરાશ ગણવામાં આવે છે અને છેલ્લે આ મૂલ્યો નો ઉપરોક્ત ફોર્મ્યુલા માં ઉપયોગ થાય છે તો આ રીતે કન્સેન્સસ એસ્ટીમેંટિંગ કરવામાં આવે છે હવે આગળ છે ડેલ્ફી એસ્ટીમેશન તે કન્સેન્સસ એસ્ટીમેશન તકનીક નું વેરીએશન છે અહીં પણ નિષ્ણાંતો ની એક ટીમ હશે અને નિષ્ણાંતો માં સંકલન કરવા માટે તેમના એક કો ઓર્ડિનેટર હશે નિષ્ણાંતો સ્વતંત્ર રીતે એસ્ટીમેશન કરી શકે છે તેઓ તેમના એસ્ટીમેશન પાછળ ના તર્ક નો ઉલ્લેખ કરશે કે તર્ક શું છે ધારણા શું છે તેઓ એક પેપર માં પણ તેનો ઉલ્લેખ કરશે પછી જો કોઈ નિષ્ણાંતે અસાધારણ તર્ક આપ્યા હશે તો કો ઓર્ડિનેટર તેની નોંધ લેશે પછી કો ઓર્ડિનેટર તે એસ્ટીમેશન અન્ય નિષ્ણાંતો ને સરક્યુલેટ કરે છે ત્યાર બાદ નિષ્ણાંતો ફરીથી મૂલ્યાંકન કરે છે પરંતુ અહીં નિષ્ણાંતો એકબીજા ને ક્યારેય મળતા નથી ડેલ્ફી એસ્ટીમેશન માં કો ઓર્ડિનેટર ની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે તે અન્ય નિષ્ણાંતો વચ્ચે બધું સરક્યુલેટ કરશે અને અહીં નિષ્ણાંતો અભિપ્રાયો વિશે ચર્ચા કરવા માટે એકબીજા ને ક્યારેય મળતા નથી ડેલ્ફી એ બે અથવા વધુ રાઉન્ડ માં થયેલ એક નિષ્ણાંત સર્વે છે બીજો રાઉન્ડ શરૂ થતાં પહેલા ના રાઉન્ડ ના પરિણામો વિશે ફીડબેક આપવામાં આવે છે પછી તે જ નિષ્ણાંતો તે જ બાબતો નું ફરી મૂલ્યાંકન કરે છે જે અન્ય નિષ્ણાંતો ના અભિપ્રાયો થી વધુ પ્રભાવિત હોય છે અને તે જ પરિમાણો નો ફરીથી એસ્ટીમેટ લગાવે છે અહીં ગુપ્તતા એ ખૂબ અગત્ય ની વસ્તુ છે ડેલ્ફી પદ્ધતિ ના સ્ટેપ્સ નીચે મુજબ છે પહેલા કો ઓર્ડિનેટર દરેક નિષ્ણાંત ને સ્પેસિફિકેશન એસ્ટીમેશન ફોર્મ સાથે રજૂ કરશે પછી કો ઓર્ડિનેટર એક ગ્રુપ મીટિંગ બોલાવે છે જેમાં નિષ્ણાંતો એકબીજા સાથે અને કો ઓર્ડિનેટર સાથે એસ્ટીમેશન મુદ્દાઓની ચર્ચા કરે છે પછી નિષ્ણાંતો અનામી રૂપે ફોર્મ ભરે છે પછી કો ઓર્ડિનેટર ઈટરેશન ફોર્મ પર એસ્ટીમેશન નો સારાંશ તૈયાર કરે છે અને વહેંચે છે પછી જ્યાં એસ્ટીમેટ વ્યાપક રૂપે બદલાય છે તેમની માટે કો ઓર્ડિનેટર ફરી એક ગ્રુપ મીટિંગ બોલાવે છે પછી નિષ્ણાંતો ફરી અનામી રૂપે ફોર્મ ભરે છે અને સ્ટેપ્સ 4 અને 6 ઘણા રાઉન્ડ માટે પુનરાવર્તિત થાય છે આ વ્યાખ્યાન માં આપણે પ્રાઈઝ ટુ વિન એસ્ટીમેશન ટેકનીક ની ચર્ચા કરી પછી આપણે LOC અથવા SLOC નો ઉપયોગ કરીને સાઈઝ નું એસ્ટીમેશન કેવી રીતે કરવું તે જોયું ત્યાર બાદ આપણે એક્સપર્ટ જજમેન્ટ આધારિત એસ્ટીમેટ તકનીકો ની પણ ચર્ચા કરી જેમાં આપણે બેઝિક એક્સપર્ટ જજમેન્ટ વેઈટેડ સરેરાશ એસ્ટીમેંટિંગ કન્સેન્સસ એસ્ટીમેંટિંગ અને ડેલ્ફી વિષે ચર્ચા કરી આપણે એનાલોગી દ્વારા એસ્ટીમેશન પણ સમજાવ્યું અહીં આપણે આ સંદર્ભો લીધા છે ખુબ ખુબ આભાર